નમસ્કાર અમે ક્લાઉડ કમ્પ્યુટિંગ પર અમારી ચર્ચા ચાલુ રાખીશું આજે અમે ક્લાઉડ ઇકોનોમિક ની કોઈ સમસ્યા પર કેટલોક અભ્યાસ કરીશું જેથી ક્લાઉડ નો આર્થિક રીતે ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો તે આપણે જાણી શકીએ ક્લાઉડ ઇકોનોમિક પરના અમારા અગાઉના લેક્ચરમાં અમે આ ચોક્કસ વિષય પર ચર્ચા કરી ચૂક્યા છીએ પરંતુ આજે આપણે કેટલીક સમસ્યાઓ પર ધ્યાન આપીશું અને તેમને સમજવાનો પ્રયાસ કરીશું જેથી તે અમારો ખ્યાલ છેતેને વધુ સ્પષ્ટ કરી શકે છે તેથી મારી પાસે થોડીક સ્લાઇડ છે માટે અગાઉની સ્લાઇડનું પુનરાવર્તન થી શરૂઆત કરીએ જેથી સમસ્યા ને સમજવામાં સરળતા રહેશે તેથી અમે ક્લાઉડ પ્રોપર્ટી પર ચર્ચા કરી છે તેમ જો તમે તેને આર્થિક રીતે જુઓ તો તે આંકડાકીય તે વ્યાપક નેટવર્ક એક્સેસ છે યુટિલિટી છે તેથી એકંદરે એવું લાગે છે કે તે જીતની પરિસ્થિતિ છે કે આપણે જે પણ કરીએ છીએ તે બધી સકારાત્મક બાબતો છે પરંતુ તે કોઈ કંપની હોય કે સંસ્થા તે જોવાની જરૂર છે કે કલાઉડને તેના પોતાના પ્રકાર પર ગોઠવવું ફાયદાકારક છે કે નહીં અમે ચર્ચા કરી તેમ ધારો કે તમારે ટૂંકા ગાળા માટે કોઈ ઉચ્ચ કક્ષાની સિસ્ટમની જરૂર છે તો કલાઉડ નો ઉપયોગ ફાયદાકારક હોઈ શકે છે ધારો કે સિસ્ટમને લાંબા સમય સુધી ઉપયોગ કરવાની જરૂર છે દરરોજ તમે 12 કલાક સુધી ઉપયોગ કરી રહ્યા છો અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે કલાઉડ ના પ્રકાર માટે જવું હંમેશાં આર્થિક ન હોઈ શકે તેથી આર્થિક રીતે આપણે જોવાનો પ્રયાસ કરવો પડશે અમે આ સ્લાઇડ્સ પણ જોઈ છે જ્યાં અમે એકંદર કોસ્ટીન્ગ નો મહત્તમ ભાગ છેતે ટોચની ડિમાન્ડ છે A સરેરાશ ડિમાન્ડ છે B એ વસ્તુઓની માલિકી માટે યુનિટ ખર્ચ ની બેઝલાઈન છે C ક્લાઉડ યુનિટ સ્ક્વેર છે કુલ ખર્ચ CT દ્વારા સૂચવવામાં આવે છે કુલ બેઝલાઇન BT છે તેથી UB અથવા CB એ યુટિલિટી પ્રીમિયમ છે અમે અમારી અગાઉની સ્લાઇડમાં બતાવ્યું છે તેમ યુટિલિટી પ્રીમિયમ 4 55 છે તેથી આનો અર્થ એ છે કે કલાઉડનો ઉપયોગ કરવો ફાયદાકારક છે એ જ રીતે અમે બતાવ્યું છે કે આપણે 0 થી t U B D t ને આ યુનિટોના ગુણાકાર તરીકે ગણી શકીએ છીએ એ જ રીતે કુલ બેઝલાઇન ખર્ચ BTPBT છે કારણ કે બેઝલાઇન પીક ટાઇમને હેન્ડલ કરવી જોઈએ તેથી પીક ડિમાન્ડ ને બદલે જ્યારે પણ અમારી પાસે બેઝલાઇન ડિઝાઇન ની મૂળભૂત કિંમત હોય છે અથવા જ્યારે પણ તમારી પાસે કંઈક હોય ત્યારે અમે સામાન્ય રીતે પીક ડિમાન્ડ શોધીએ છીએ ધારો કે હું અમારી MTech લેબ માટે મોટી સિસ્ટમ બનાવવા ડિમાન્ડ કરું છું તો તમારે શું કહેવું છે કે જો પ્રવેશ આપી શકાય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા n છે તેથી અમને લાગે છે કે સિસ્ટમ ની સંખ્યા ઓછા માં ઓછી n હોવી જોઈએ જો વસ્તુઓમાં બિનજરૂરીતા ન હોય તો જો નિષ્ફળ જાય છે તો રિકવરી કરવું પડે એટલે કે આપણે સિસ્ટમોને બદલી શકીએ છીએ પરંતુ વાસ્તવિક બાબતોમાં કે આપણે વિદ્યાર્થીઓની સંખ્યાનો અનુમાન લગાવી શકતા નથી તમે પ્રવેશના ચોક્કસ વર્ષ માટે તે વસ્તુમાં જોડાઈ શકતા નથી તે સામાન્ય રીતે તેના કરતા ઓછું હોઈ શકે છે અને તેથી તમારી પાસે બિનજરૂરી સંસાધનો છે જેનો ઓછો ઉપયોગ થાય છે અથવા તેનો ઉપયોગ કરવામાં આવતો નથી તેથી કલાઉડ કયારે સસ્તું હોય છે જો CT નો આ ખર્ચ BT કરતા ઓછો CT BTઅથવા યુટિલિટી PAકરતા ઓછો હોય અથવા જો તમારી પાસે ક્લાઉડની કિંમત હોય તો અહીં આ દ્વારા યુટિલિટી પ્રીમિયમ શું હોવું જોઈએ જ્યારે યુટિલિટી પ્રીમિયમ સરેરાશ ડિમાન્ડની પીક ડિમાન્ડના ગુણોત્તર કરતા ઓછું હોય છે U PA ત્યારે આપણે કહી શકીએ છીએ કે તે સસ્તું છે હવે વાસ્તવિક દુનિયામાં યુટિલિટીની કિંમત એટલી સરળ નથી એવી ઘણી બાબતો છે જેમ કે વ્યવહારમાં વધુ પડતા સ્પાઇક્સ ની ડિમાન્ડ છે જેમ કે સમાચાર અથવા માર્કેટિંગ પ્રમોશન વગેરે હાઇબ્રિડ મોડેલ પર આધારિત છે દૈનિક ઉપયોગ માટે તમારી પાસે કાર છે જ્યારે પણ તમે બહાર જાઓ છો અથવા લાંબા અંતર સુધી મુસાફરી કરો છો ત્યારે તમે કેટલીક ભાડાની વસ્તુઓનો ઉપયોગ કરો છો એ જ રીતે તમારી પોતાની સિસ્ટમ પણ હોય છે જ્યારે તમને કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે જ્યારે તમે વિચારતા હો કે કોઈ પીક ડિમાન્ડ છે ત્યારે તમે આવી કેટલીક વસ્તુઓનો પણ ઉપયોગ કરો છો તેથી મુખ્ય પરિબળ ફરીથી સરેરાશ ડિમાન્ડ સુધી પહોંચવાનો ગુણોત્તર છે તેથી તે મહત્વપૂર્ણ પરિબળ છે પરંતુ આપણે અન્ય ખર્ચ પર પણ વિચાર કરવો જોઈએ જે અહીં ધ્યાનમાં લેવામાં આવતા નથી નેટવર્ક ખર્ચ ની જેમ ઇન્ટરઓપેરાટીબીલીટી ખર્ચ વગેરે પર વિચાર કરો તેથી આ એવી બાબતો છે જેના માટે આપણે આ ખર્ચની ગણતરી કરતી વખતે જવાબદાર બનવાની જરૂર છે આપણે ફરી એકવાર આ સ્લાઇડ જોઈએ છીએ જ્યાં ઓન ડિમાન્ડ સર્વિસ છે જ્યાં તેમનું મૂલ્ય છે જ્યારે તમે તમારા પોતાના સંસાધનોના માલિક છો ત્યારે જ્યારે પણ તમારું સંસાધન તાત્કાલિક ડિમાન્ડ સાથે મેળ ખાતું નથી ત્યારે તમે દંડ ચૂકવો છો કાં તો તમે બિનઉપયોગી સંસાધનો માટે દંડ અથવા સર્વિસ ડિલિવરી ગુમાવવા બદલ દંડ ભોગવો છો તેથી જો DTતાત્કાલિકની કિંમત એ 0tDT RTdt છે તેથી જો ડિમાન્ડ ફ્લેટ હોય તો એટલે કે ડિમાન્ડ નથી વધતી કે ઓછી થતી તો પેનલ્ટી 0 છે જો ડિમાન્ડ લિનીઅર હોય તો સમયાંતરે તો જોગવાઈ સ્વીકારવામાં આવે છે પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં જ્યારે ડિમાન્ડ વધે છે અને જોગવાઈ કરવામાં આવે છે ત્યારે મધ્યમાં અંતર હોય છે અને તે ક્યારેક મોટો પડકાર ઊભો કરી શકે છે કારણ કે જો ડિમાન્ડ સમય ની સાથે ગણી ઝડપથી વધતી હોય તો સંસાધનોની જોગવાઈ સાથે તે ડિમાન્ડને આગળ વધારવી મુશ્કેલ હોઈ શકે છે અહીં આપણે જોયું છે કે ડિમાન્ડ સમય ની સાથે ગણી ઝડપથી વધે છે માટેDTet છે કોઈ નિશ્ચિત જોગવાઈ અંતરાલ tp નથી જ્યારે પણ તમે તે વધારાની જોગવાઈ શોધશો ત્યારે તે કેટલીક જોગવાઈ અંતરાલ tp શોધશે તેથી તે મુજબ હાલની ડિમાન્ડ કોઈક રીતે ઝડપથી ઘટી શકે છે તેથીRTet tp થાય છે તેથી તેની વચ્ચે અંતર છે તોDT RT જો આપણે etમાં થોડી સ્થિરતાની ગણતરી કરીએ તો તેનો અર્થ એ છે કે દંડ ck1et છે તેથી આનો અર્થ એ છે કે તે પણ ઝડપથી વધે છે ઉદાહરણ તરીકે જો તમે ચિત્ર જુઓ કારણ કે આ અસંખ્ય ડિમાન્ડ વધી રહી છે જેથી આ જોગવાઈ ની વિલંબને કારણે કે તેની બિનસેવાની ડિમાન્ડ વધતી જાય તેથી આ પ્રકારની પરિસ્થિતિઓનો પીછો કરવો અત્યંત મુશ્કેલ છે તેથી આ બધા વ્યવહારુ વિચારો છે તેથી તે ફક્ત એક સરળ ગણતરી નથી પરંતુ જુદી જુદી વિચારણા છે આ માટે તમારી પાસે અંદાજિત મોડેલ હોવું જોઈએ કે શું તમે કહી શકો છો કે આ વખતે ડિમાન્ડ વધશે આ આપણી અન્ય વ્યાપારી બાબતો માટે પણ સાચું છે અમે આગાહી કરીએ છીએ કે કેટલીક ઋતુ અથવા કેટલાક સમય દરમિયાન ડિમાન્ડ વધશે અને તે મુજબ અમે સ્ટોર કરીએ છીએ જો તમારે જરૂર હોય તો તમારી પાસે આવું કરવા માટે કેટલાક આગાહી મોડેલ પણ હોવા જોઈએ હવે આપણે એક કે બે સમસ્યાઓ જોવાનો પ્રયાસ કરીશું જે આપણને વધુ સ્પષ્ટતા આપશે તેથી આ ખૂબ જ સરળ સમસ્યા છે પરંતુ આમ કરવાથી આપણે વસ્તુઓમાં સ્પષ્ટતા મેળવીશું અથવા આપણો આત્મવિશ્વાસ વધશે તેથી આ અનુસાર સંસ્થાની ટોચની કમ્પ્યુટિંગ ડિમાન્ડ ને ધ્યાનમાં લો તે 120 યુનિટો છે ડિમાન્ડ એ સમયની ક્રિયા છે જે D50sin જ્યાં 0t2થી વ્યક્ત કરી શકાય છે જ્યારે 20sin જ્યાં 2tછે આને કેટલાક કાર્યાત્મક મોડેલ આપવામાં આવે છે હાલની માંગ t ને સંતોષવા માટે ક્લાઉડ દ્વારા સંસાધન જોગવાઈ RDdDdtછે તેથી આ એક સંસાધન જોગવાઈ છે જ્યાં ડેલ સમયમાં વધારાની કમ્પ્યુટિંગ સંસાધન જોગવાઈમાં વિલંબ છે અને અમે તે માનીએ છીએ હવે યુનિટ ટાઇમ માટે પ્રોવિઝન યુનિટ ક્લાઉડસંસાધનની કિંમત 0 9 યુનિટ છે તેથી આપણે દંડની ગણતરી કરવાની જરૂર છે તેથી અમારી ધારણા એ છે કે જોગવાઈમાં વિલંબ 12 છે અને ન્યૂનતમ માંગ 0 છે જ્યારે તમે કોઈ પણ બિનઉપયોગી સંસાધન માટે ચૂકવણી કરો છો અથવા તમે કેટલીક સેવા ડિલિવરી ચૂકી જાઓ છો તેથી તે વિચાર છે અને તેથી આપણે દંડની ગણતરી કરવાની જરૂર છે તો ચાલો આપણે ફક્ત એક જ કામ કરીએ અને જોઈએ કે વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તેથી જો મારી પાસે હવે હોય તો અમે તમારા R 0 થી ઇન્ટિગ્રલ 0 થી લઈને આ સમીકરણ સાથે શું કરી શકીએ તેથી જો આપણે આ ભાગ ને જોઈએ તો તે DT એટલે કે 30 છે તેથી બીજી તરફ તમે ગણતરી પર જાઓ તો50 cost02 20 cost2 તેથી જો તમે ગણતરી કરો છો તેથી તે 70 ના રૂપમાં આવશે તેથી જો તમે જુઓ તો છેવટે આપણી પાસે આ છે તેથી R703012છે અને D70 છે તેથી R D3012 7 86 છે તેથી તે મૂલ્ય છે જેનો અમને તે પ્રકારનો જવાબ મળ્યો જો તમને યાદ હોય કારણ કે અમે દંડની વાત કરી રહ્યા છીએ દંડ એટલે કે પેનલ્ટી 0Ddt તેથી અમને આ દંડના મૂલ્ય તરીકે મળે છે કારણ કે આ કિસ્સામાં સંસાધનો તમારી ઉપલબ્ધતા છે જે તમારી જોગવાઈ કરતા વધુ છે તેથી અમને સકારાત્મક મૂલ્ય મળે છે તેથી તે ફરીથી સમીકરણની ગણતરી કરવાની છે ફરીથી ગણતરી કરીએ ફરીથી મારે આ બધી ગણતરીનો માર્ગ લેવો પડશે આપણે અન્ય પરિબળો પર વિચાર કર્યો છે જેમ કે નેટવર્ક પ્રોવિઝનિંગ અથવા અન્ય પ્રકારની જાળવણી ખર્ચ અને તે બધી વસ્તુઓ અમે વિચાર્યું જેમને આપણે ધ્યાનમાં લેતા નથી તેથી જો આપણે બીજી કોઈ સમસ્યા જોઈએ તો સંસ્થાની ટોચની કમ્પ્યુટિંગ ડિમાન્ડ ને ધ્યાનમાં લો તો તે 100 યુનિટો છે ડિમાન્ડ એ એક ફંકશનછે જે CT0TUBDdt તરીકે વ્યક્ત કરી શકાય છે તેથી આ તે ફંકશન છે જેની આપણે ચર્ચા કરી છે તેથી અમે અહીં બતાવી રહ્યા છીએ ક્લાઉડ CT0TUBDdt કિંમત છે અમે આ પહેલાં પણ જોયું છે તેથી તેના બદલે અહીં આ કુલ ક્લાઉડની કિંમત છે અમે આ જોઈ ચૂક્યા છીએ જો આપણે ડિમાન્ડ ફંક્શનની નોંધ લઈએ જેમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી સમય તરીકે વ્યક્ત કરેલી ડિમાન્ડને D50 1e tતરીકે વ્યક્ત કરી શકાય છે પછી ફરીથી સંસ્થાની ટોચની કમ્પ્યુટિંગ ડિમાન્ડ 100 યુનિટો પર વિચાર કરો તેથી ડિમાન્ડ ફંકશન ને નીચે મુજબ વ્યક્ત કરી શકાય છે જો હું કહું કે ડિમાન્ડ ડીટી DTનીચે મુજબ વ્યક્ત કરવામાં આવે છે તેથી તે પ્રશ્નમાં નથી કારણ કે કેટલાક ગુમ થયેલા શબ્દો છે તેથી ડિમાન્ડ ને 1e t તરીકે ધ્યાનમાં લો અને ડિમાન્ડ ટાઈમ ફંકશન છે હવે આપણે વધારામાં બેઝલાઇન યુનિટ ખર્ચ 120 આપીએ છીએ તેથી તમારો બેઝ લાઇન એટલે કે યુનિટ ખર્ચ 120 અને ક્લાઉડ યુનિટ ખર્ચ 200 છે તેથી આ પરિસ્થિતિમાં આપણે જે કરવાનું છે તે કલાઉડ 100 યુનિટ ના સમયગાળા વાપરવા માટે લેવું તેના કરતા સસ્તું છે તેથી તમે ગણતરી કરવા માંગો છો કે 100 યુનિટ ના સમયગાળા માટે વાપરવા લેવા કરતા કલાઉડ સસ્તું છે કે નહિ તો તમારે અહીં શું ઉમેરવાની જરૂર છે તમારે ગણતરી કરવાની જરૂર છે કે જો 100 યુનિટ સમય હોય તો જો તે ત્યાં ઉપયોગ માં લીધેલ છે તો તે ઘણું સીધું છે તેથી કુલ બેઝલાઇન કિંમત BTPBT100120100છે અને કુલ કલાઉડની કિંમત CT0100CD dt0100200501e tdtછે તેથી જો તમે એકીકૃત કરો છો તો તે લગભગ 1010 તરીકે ગણવામાં આવે છે જો તમે ફક્ત ગણતરી કરો છો તો તેથી અહીં અમને 120 મળે છે 1 2 3 4 5 1 2 3 4 5 ઓકે તેથી આપણે શું યુટિલાઇસ કરીએ છીએ તેથી આપણા તરફથી યુટિલિટી પ્રીમિયમ U 0 84 મળે છે તે 1 થી ઓછું છે તો તેનો અર્થ એ છે કે ઓછામાં ઓછું આ કિસ્સામાં કલાઉડ સસ્તું થશે તેથી શું અલગ છે તે શોધવા માટે મારે સરળ ગણતરીઓ કરવી પડી શકે છે અલગ પરિસ્થિતિ તથા જુદા જુદા કિસ્સાઓ માટે તે શું હશે ચાલો આપણે બીજી સમસ્યા જોઈએ અહીં કંપની X ને ડિમાન્ડ માં વધારો ટેકો આપવાની જરૂર છે આ ત્યારે જ શક્ય છે જ્યારે તે લોકપ્રિય હોય તેથી કેટલાક મુલાકાતીઓની અછત છે આનો અર્થ એ છે કે પછી ડિમાન્ડમાં વધારો અને ઘટાડો થઈ શકે છે તો આ પ્રકાર ની પરિસ્થિતિ છે ઉપરના ટેબલ મુજબ કંપની પાસે આવશ્યકતાને પહોંચી વળવા માટે બે વિકલ્પો છે અને આ મુજબ ઈન હાઉસ 8 છે ક્લાઉડ સર્વર માટે પ્રતિ કલાક નો ખર્ચ દર વર્ષે ખર્ચ કરવામાં આવે છે તેની કિંમત પ્રતિ કલાક 42 યુનિટ છે કારણ કે હોમ સર્વરની ક્ષમતા 40 ટકા છે કારણ કે તેનો ઓછો ઉપયોગ થાય છે જ્યારે ક્લાઉડ સર્વર 80 ટકા છે કારણ કે જ્યારે ડિમાન્ડ હોય ત્યારે તમે તેનો ઉપયોગ કરો છો હોમ સર્વરના કિસ્સામાં પાવર અને કુલિંગ એટલે કે ઠંડક ની આવશ્યકતા 22 છે જ્યારે ક્લાઉડ સર્વર માટે શૂન્ય હોય છે અને મેનેજમેન્ટ ખર્ચ પ્રતિ કલાક 6 હોય છે હોમ સર્વર અને ક્લાઉડ સર્વરના કિસ્સામાં તે 1 છે તેથી ફરીથી હું કેહવા માંગુ છું કે ખરીદીનો ખર્ચ ઘરમાં 6 લાખ અને કલાઉડ માટે શૂન્ય છે ઈન હાઉસમાં સીપીયુ કોરની સંખ્યા 12 ક્લાઉડ 8 છે 3 વર્ષના સમયગાળામાં પ્રતિ કલાક જે ખર્ચ થાય છે કલાઉડ માટે તે 42 યુનિટ છે જ્યારે ઈન હાઉસમાં પ્રતિ કલાક ખર્ચ કોઈ નથી આ બધી વસ્તુઓ ખરીદ્યા પછી તમે તે કરી શકો છો જો તમે 40 ટકાની નજીક હો કારણ કે મોટાભાગની વસ્તુઓ ત્યાં છે અને 60 સાધનોનો ઉપયોગ થતો નથી અને જ્યારે ક્લાઉડ સર્વર માટે 8૦ ટકા ખર્ચ વીજળી અને કુલિંગ ખર્ચ 22 ટકા છે ક્લાઉડ ના કિસ્સામાં કલાકના સંચાલન ખર્ચ પ્રતિ કલાક 6 છે અને તે 1 છે તેથી તમારે આ ડેટા સાથે શું ગણતરી કરવાની જરૂર છે ઈન હાઉસ અને ક્લાઉડ સર્વર પર કોર કલાકોની કિંમતની ગણતરી કરો જે એકદમ સીધું છે તેથી 3 વર્ષને ધ્યાનમાં રાખીને ઈન હાઉસ સર્વરનો પ્રતિ કલાક નો ખર્ચ આપણે જે ખર્ચ કરીએ છીએ તે 336524 દ્વારા ડિવાઇડ થાય છે તેથી જો તમે ગણતરી કરો કે તે લગભગ 22 83 INR આવે છે જો તે ભારતીય ચલણ અથવા યુનિટ ખર્ચ છે હવે જો આપણા ઈન હાઉસ સર્વર માટે પ્રતિ કલાક ખર્ચ કરવાનો હોય તો તે 22 8312 છે પછી પહેલો પ્રશ્ન એ છે કે હોમ સર્વર માટે કોર અવર કેટલો છે તેથી ઈન હાઉસ સર્વર માટે કોર અવર 1 90 યુનિટ છે અથવા જો આપણે કોઈ નવી વસ્તુ પર વિચાર કરીએ તો તેથી ક્લાઉડ સર્વર માટેના કોર અવર 428 છે તે સીધું પ્રશ્નમાથી આવે છે 5 25 INR હવે એક પ્રશ્ન બી બંને વિકલ્પ માટે અસરકારક કલાક દીઠ ખર્ચ શોધો તેથી ઈન હાઉસ માટે અસરકારક કલાક દીઠ ખર્ચ 22 83 છે અને તે 40 ટકા કાર્યક્ષમ છે તેથી 40100 તેથી 22 831004057 075 છે તેથી તે INR અથવા તે મુજબ આપવામાં આવેલા યુનિટ છે કલાઉડ માટે અસરકારક કલાકો 80 ટકા કાર્યક્ષમતાની બરાબર છે તો 5 તેથી તે અસરકારક છે અને હવે ઈન હાઉસ અને કલાઉડની અમલીકરણ ની ગણતરી કરો તેથી હવે ઈન હાઉસ અને કલાઉડ ની અમલીકરણ માટે અસરકારક કલાક દીઠ કુલ ખર્ચના ગુણોત્તરની ગણતરી કરવાની જરૂર છે તેથી ઈન હાઉસ પ્રતિ કલાક નો ખર્ચ 57 075 છે જો તમે અગાઉ ગણતરી કરી હોય તો હોમ સર્વર પ્લસ 22 કરી હશે કારણ કે તેમાં પાવર અને કુલિંગ વત્તા 6 જાળવણી ખર્ચ છે અને પછી અમારી પાસે 87 તે જ રીતે આવું જ કલાઉડ માટે 52 5 છે અને તેનું માત્ર એક જ સંચાલન છે તેથી તે 53 5 છે અને જો આ INR ઠીક છે અથવા કંઈક યુનિટ છે તેથી ક્લાઉડ અને ઈન હાઉસમાં અસરકારક કલાકોનો ગુણોત્તર ઈન હાઉસક્લાઉડ85 59 છે અને જો હોમ સર્વરની યુનિટ કાર્યક્ષમતા 70 ટકા હોય તો કયું અમલીકરણ અસરકારક કલાકોના કુલ ખર્ચ માં સુધારો કરશે તેથી શરૂઆતમાં તેની પ્રભાવશાળી ક્ષમતા હવે 40 છે જો તમે 7૦ ટકા સુધી જાઓ તો વધુ સારું રહેશે તેથી સુધારેલ ખર્ચઅસરકારક ઈન હાઉસ ખર્ચ22 831007032 61મળે છે તેથી ઈન હાઉસ પ્રતિ કલાક કુલ ખર્ચ કુલ ખર્ચ ઈન હાઉસ અસરકારક કલાકો થશે તેથીઈન હાઉસ પ્રતિ કલાક કુલ ખર્ચ 32 6122660 61છે પરંતુ જો આપણે જોઈએ કે કલાઉડ હજી પણ 53 25 છે તો હવે તેના બદલે 70 ટકાનો વધારો થયો છે જો તે ઈન હાઉસ 90 ટકા છે અને જો તમે આ જ રીતે ગણતરી કરો છો તો આ મૂલ્યને બદલે અમને જે મળશે તે અસરકારક રીતે કરીશું તેથી22 37 છે તેથી 90 ટકા માટે આ કુલ ખર્ચ 25 37 INR હશે તેથી તે હવે 90 ટકા છેતેથી તે હવે 90 ટકા છે તેથી જો તમે 90 ટકા જુઓ તો તે કલાઉડ કરતા વધુ સારું છે જો તમે સમસ્યા જુઓ તો તમારી કાર્યક્ષમતા પણ ઓછી છે તેથી આપણે ચર્ચા કરી છે તેમ ઈન હાઉસ ના સંસાધનોનો એકંદર ઉપયોગ ખૂબ ઓછો છે તેથી તમે તે વસ્તુઓ ગુમાવો છો તેથી અસરકારક રીતે આપણને ઓછું મળે છે અને જો આપણે તે સર્વિસ કલાઉડ પરથી લઈએ તો આપણને વધુ લાભ મળે છે જો કે તમારી કાર્યક્ષમતા વધે છે અથવા અન્ય રીતે તેનો ઉપયોગ તમારા માળખાગત સુવિધાઓ અથવા તમારા ઈન હાઉસ માળખામાં ભારે થઈ શકે છે જેમ કે આપણે 90 ટકા સુધી જોયું છે તે વધુ સારું હોઈ શકે છે અને તે કલાઉડ કરતા વધુ સારું પ્રદર્શન કરશે ઉદાહરણ તરીકે જો તમે વધુ ઉપયોગ કરી રહ્યા હોવ તો ત્યાં કાર્યક્ષમતા વધુ સારી રહેશે તે બતાવવું ખૂબ જ કૃત્રિમ છે અને આ કિસ્સામાં ઈન હાઉસ એ હોમ ક્લાઉડ ના પ્રકાર અથવા ક્લાઉડ ખરીદી કરતા વધુ સારી રહેશે તો આ બધું તમારી માંગ શું છે તેના પર આધાર રાખે છે કેવા પ્રકારની માંગ છે કેટલી લાંબા ગાળાની વસ્તુઓ માટે છે તેથી આપણે એકવાર વિચારવાની જરૂર છે કે તમે કલાઉડ પ્રકાર માટે જવું કે નહીં તે જ રીતે આર્થિક રીતે ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર અથવા ઈન હાઉસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જવું ફાયદાકારક છે તેથી કલાઉડ ના આર્થિક મોડેલ પરની આ ત્રણ નાની સમસ્યાઓ સમજાવે છે કે આપણે સરળ ગણતરીઓ દ્વારા કેવી રીતે શોધી શકીએ છીએ અને વાસ્તવિક વ્યવહારમાં અન્ય માપદંડોને ધ્યાનમાં લેવા વધુ જટિલ છે જેમ કે આપણે અગાઉ ચર્ચા કરી છે તેથી આશા છે કે તેનાથી તમને કલાઉડની અર્થવ્યવસ્થાને વધુ સારી રીતે સમજવામાં મદદ થઈ હશે